આપણે બે ટર્મિનલ એલિમેન્ટ માટે સામાન્ય રીતે પાવર અને એનર્જી વ્યાખ્યાયિત કરી છે હવે હું તેને એક પછી એક જાણીએ છીએ તેવા તમામ એલિમેન્ટ્સ ઉપર એપ્લાય કરીશ અને તેમના ગુણધર્મોનો અભ્યાસ કરીશું પ્રથમ હંમેશની જેમ આપણે પેસિવ સાઇન કન્વેન્શન સાથે વોલ્ટેજ અને કરંટની જેમ રઝિસ્ટરને ધ્યાનમાં લઈશું અને કોઈપણ બે ટર્મિનલ વાળા એલિમેન્ટ માટે P જે V I છે અને આ દરેક સમય આધારિત પણ હોઈ શકે છે પરંતુ હવે રઝિસ્ટર માટે વોલ્ટેજ કરંટ × રઝિસ્ટર છે તેથી આ ચોક્કસ સંબંધ રઝિસ્ટર માટે છે જેને I R × I તરીકે લખી શકાય છે તે આ વોલ્ટેજ છે જે કરંટ I2R છે વૈકલ્પિક રીતે તેને V × V R તરીકે લખી શકાય છે આ વોલ્ટેજ છે તે કરંટ છે જે V2 R હશે હવે જો વોલ્ટેજ અથવા કરંટ સમય ઉપર આધારિત હોય તો પાવર સમય સાથે બદલાતો રહેશે પરંતુ એક્સપ્રેશનો સમાન હશે આ રઝિસ્ટરને ડીલીવર કરવામાં આવતો પાવર છે જેને V2 R તરીકે પણ લખી શકાય છે તેથી આ રઝિસ્ટર ઉપર ડીલીવર થતા પાવર માટેનું એક્સપ્રેશન છે હવે આપણે એક બાબત ધ્યાનમાં લઈ શકીએ છીએ તેમાં કરંટ અથવા વોલ્ટેજનો વર્ગ અથવા એવા કંઈક હેતુ માટે તે ઉપયોગી છે તમે કોઈપણ સમયના અંતરાલમાં રઝિસ્ટન્સ ઉપર ડીલીવર થતી એનર્જીને ધ્યાનમાં લો છો તેનાથી કોઈ ફરક પડતો નથી t1 થી t2 સુધી તે સમયના રેફરન્સમાં R I2 R dt અથવા t1 થી t2 V2 R હશે અને આ પણ દેખીતી રીતે હંમેશા શૂન્ય હોય છે કારણ કે પાવર હંમેશા શૂન્ય હોય છે તેથી રઝિસ્ટર હંમેશા એનર્જી શોષી લે છે તે ક્યારેય કોઈ એનર્જી ડીલીવર કરી શકતું નથી તેથી જે વસ્તુ ફક્ત એનર્જીને શોષી શકે છે પરંતુ ક્યારેય નેટ એનર્જી ડીલીવર કરી શકતું નથી તે એનર્જી સોર્સ તરીકે કાર્ય કરી શકતું નથી આવા એલિમેન્ટને પેસિવ એલિમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે તેથી એક પેસિવ એલિમેન્ટ ક્યાંક તો પાવર હંમેશા પોઝિટિવ હોય છે જે આપમેળે સૂચવે છે કે તે હંમેશા એનર્જીને શોષી લે છે તે તેને ક્યારેય ડીલીવર કરી શકતું નથી અને આવા એલિમેન્ટ પેસિવ એલિમેન્ટ છે તેથી રઝિસ્ટર માત્ર પાવરને શોષી લે છે જે પરિણામે માત્ર એનર્જીનું શોષણ કરે છે તે ક્યારેય એનર્જી ઉત્પન્ન કરી શકતું નથી અને બાકીની સર્કિટને પૂરી પાડવામાં આવે છે અહીં આપણે પોઝિટિવ મૂલ્ય સાથે રઝિસ્ટન્સને ધ્યાનમાં લઈએ છીએ જ્યાં ફિજીકલ રઝિસ્ટર હંમેશા પોઝિટિવ મૂલ્ય ધરાવે છે તેથી અહીં મારે ઉલ્લેખ કરવો છે કે આપણે તે 0 કરતાં વધુ ગણીએ છીએ તેથી આવા એલિમેન્ટને પેસિવ એલિમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે જો હું રઝિસ્ટરની I V લાક્ષણિકતાઓને અને ત્રીજા ક્વોડ્રન્ટમાં આવેલું છે અને પ્રથમ ક્વોડ્રન્ટમાં V અને I બંને પોઝિટિવ છે તેથી પ્રોડક્ટ પોઝિટિવ છે એટલે તેનો અર્થ એ થાય કે પાવર શૂન્ય કરતાં વધારે છે કારણ કે આપણે તેને વ્યાખ્યાયિત કરી છે આપણે જે પાવર વ્યાખ્યાયિત કરી છે તે રઝિસ્ટરને ડીલીવર થતો પાવર એલિમેન્ટને ડીલીવર થતો પાવર છે આ પેસિવ સાઇન કન્વેન્શનનું મહત્વ છે પેસિવ સાઇન કન્વેન્શન એવું છે કે જો તમે પેસિવ સાઇન કન્વેન્શન અનુસાર વોલ્ટેજ અને કરંટ લો છો અને તેને ગુણાકાર કરો છો જો એલિમેન્ટ પાવર શોષી રહ્યું હોય તો પરિણામ પોઝિટિવ આવશે હવે પ્રથમ ક્વોડ્રન્ટમાં વોલ્ટેજ અને કરંટ બંને પોઝિટિવ છે તેથી પાવર શૂન્ય કરતાં વધારે છે સ્પષ્ટપણે એલિમેન્ટ પાવરને શોષી રહ્યું છે અને ત્રીજા ક્વોડ્રન્ટમાં વોલ્ટેજ નેગેટિવ છે કરંટ પણ નેગેટિવ છે પરંતુ V × I દેખીતી રીતે પોઝિટિવ હશે જેથી તેનો અર્થ એ થાય કે એલિમેન્ટ ફરીથી પાવરને શોષી રહ્યું છે તેથી રઝિસ્ટર પ્રથમ અને ત્રીજા ક્વોડ્રન્ટમાં છે તેથી તે હંમેશા પાવરને શોષી લે છે અહીં જ્યારે હું કહું છું કે આપણે એ એલિમેન્ટ વિશે વાત કરી રહ્યા છીએ કે જેની V I લાક્ષણિકતાનું આપણે આલેખન કરી રહ્યા છીએ હવે તેનાથી વિપરિત જો તે બીજા અને ચોથા ક્વોડ્રન્ટમાં હોય તો તે પાવર પહોંચાડે છે તેથી જો તમારી પાસે નેગેટિવ રઝિસ્ટન્સ હોય તો તે પાવર પ્રદાન કરશે કારણ કે સ્લોપ નેગેટિવ હશે પરંતુ આવા રઝિસ્ટન્સને ફિજીકલ રીતે સાકાર કરી શકાતો નથી તમે તેને એક્ટિવ સર્કિટનો ઉપયોગ કરીને અનુભવી શકો છો અને તે ભાગ આ અભ્યાસક્રમના અવકાશની બહાર છે હવે હું અહીં સામાન્યીકરણ છે તેથી ડાયોડ સાથે સર્કિટનું વિશ્લેષણ કરવું મુશ્કેલ છે પરંતુ એક હકીકત ચોક્કસ છે કે લાક્ષણિકતાઓ ફક્ત પ્રથમ અને ત્રીજા ક્વોડ્રન્ટમાં જ રહેલી હોવાથી તે પાવરને પણ શોષી લે છે તેથી જો તમે પ્રથમ અને ત્રીજા ક્વોડ્રન્ટમાં છો તો તેનો અર્થ એ છે કે તમે પાવરને શોષી લો છો જે આપણે ઓપરેશનના અને એલિમેન્ટના પેસિવ મોડનો ઉલ્લેખ કરી રહ્યા છીએ જે ફક્ત પ્રથમ અને ત્રીજા ક્વોડ્રન્ટમાં છે તે આવશ્યકપણે પેસિવ એલિમેન્ટ છે જો તમે બીજા કે ચોથા ક્વોડ્રન્ટમાં હોવ તો એલિમેન્ટ્સ પાવર પ્રદાન કરે છે તેથી તે એક્ટિવ છે જો તે બીજા કે ચોથા ક્વોડ્રન્ટમાં કાર્યરત હોય તો પાછળથી આપણે વોલ્ટેજ સોર્સ અથવા કરંટ સોર્સ જેવા એલિમેન્ટ્સ જોઈશું જે કાં તો પાવર પ્રદાન કરી શકે છે અથવા પાવર શોષી શકે છે તેથી આ ભાગમાંથી કેટલીક બાબતો સ્પષ્ટ થવી જોઈએ સૌ પ્રથમ રઝિસ્ટર હંમેશા પાવર શોષી લે છે પરિણામે તે હંમેશા એનર્જીનું શોષણ કરે છે તે પેસિવ એલિમેન્ટ છે અને આપણે લાક્ષણિકતાઓ અને પેસીવીટી ઉપરની અસરો તરીકે પણ ચર્ચા કરી જો તમારી પાસે પ્રથમ અથવા ત્રીજા ક્વોડ્રન્ટમાં IV લાક્ષણિકતાઓ હોય તો એલિમેન્ટ પેસિવ છે જો તે બીજા કે ચોથા ક્વોડ્રન્ટમાં હોય તો તે નેગેટિવ હોઈ શકે છે પાછળથી આપણે એવા એલિમેન્ટ્સ જોઈશું કે જે તે જે ક્વોડ્રન્ટમાં કાર્યરત છે તેના આધારે તે પેસિવ અથવા એક્ટિવ હોઈ શકે છે હવે પાવરનો યુનિટ તમે જાણો છો તે વોટ્સ છે અને 1 વોટ બરાબર 1 જુલ પ્રતિ 1 સેકન્ડ છે 1 જુલ એટલે 1 વોટ × 1 સેકન્ડ છે ચાલો આપણે સરળ કેસ ઉપર વિચાર કરીએ આપણી પાસે 1 કિલો ઓહ્મ રઝિસ્ટર છે જેની આજુબાજુ 2 વોલ્ટ છે ઓહ્મ લૉ દ્વારા આપણે જાણીએ છીએ કે કરંટ 2 વોલ્ટને 1 કિલો ઓહ્મ દ્વારા ડિવાઈડ કરે છે જે 2 મિલીએમ્પ છે તેથી જ્યારે 2 વોલ્ટ રઝિસ્ટરની આજુબાજુ હોય ત્યારે આમાં ડિસિપેટેડ પાવર 2 વોલ્ટ × 2 મિલી એમ્પ્સ છે જે 4 મિલી વોટ્સ છે હવે તમે તેની ગણતરી V2 R તરીકે પણ કરી શકો છો જે 2 વોલ્ટનો વર્ગ ભાગ્યા 1 કિલો જે 4 × 10 3 વોટ છે જે 4 મિલી વોટ છે દેખીતી રીતે જો તમે I2 R નો ઉપયોગ કરશો તો તે જ જવાબ મળશે જે કરંટ × રઝિસ્ટરનો વર્ગ છે આપણી પાસે અહીં મિલી એમ્પ્સનો વર્ગ છે તેથી આ 10 6 છે આ 10 3 છે તેથી આપણી પાસે ફરીથી 4 × 10 3 વોટ છે જે 4 મિલી વોટ્સ છે દેખીતી રીતે આ બધાએ એક જ જવાબ આપવો જોઈએ કારણ કે તે બધા સૂત્રો અથવા એક જ વસ્તુ રેઝિસ્ટરમાં ડિસિપેટેડ પાવર માટેના છે Glossary English Word Word Meaning Lecture લેકચર વ્યાખ્યાન Resistance રઝિસ્ટન્સ પ્રતિકાર અવરોધ Current કરંટ પ્રવાહ કરંટ physical ફિજીકલ ભૌતિક Application એપ્લિકેશન એપ્લિકેશન Example એક્ઝામ્પલ ઉદાહરણ Positive પોઝિટિવ હકારાત્મક સકારાત્મક Negative નેગેટિવ નકારાત્મક active એક્ટિવ સક્રિય passive પેસિવ નિષ્ક્રિય energy એનર્જી ઊર્જા source સોર્સ સ્રોત apply એપ્લાય લાગુ Power પાવર શક્તિ characteristic કેરેક્ટરિસ્ટિક લાક્ષણિકતા constant કોન્સ્ટન્ટ સતત અચલ reference રેફરન્સ સંદર્ભ expression એક્સપ્રેશન અભિવ્યક્તિ deliver ડીલીવર વિતરિત પ્રદાન quadrant ક્વોડ્રન્ટ ચતુર્થાંશ ચતુર્ભુજ square સ્વેર વર્ગ Now let us say this 2 volt is applied to the resistor for 500 seconds so the energy delivered in this 500 seconds interval is the power which is 4 milli watt × the time which is 500 seconds We have applied a constant voltage so we just have to multiply by the time interval the power by the time interval if the voltage were time varying the power would be time varying and would have to integrate over this time interval This will turn not away 2000 milli joules or 2 joules of energy very simple calculation but as on as you know the voltage across a resistor or current through resistor you should be able to calculate the power delivered to the resistor or energy delivered to the resistor in some given interval હવે ચાલો આપણે કહીએ કે આ 2 વોલ્ટ 500 સેકન્ડ માટે રઝિસ્ટર ઉપર એપ્લાય કરવામાં આવે છે તેથી આ 500 સેકન્ડના અંતરાલમાં ડીલીવર થયેલી એનર્જી એ પાવર છે જે 4 મિલી વોટ × સમય જે 500 સેકન્ડ છે આપણે કોન્સ્ટન્ટ વોલ્ટેજ એપ્લાય કર્યા છે તેથી જો વોલ્ટેજ નો સમય બદલાય તો સમયના અંતરાલ સુધીમાં આપણે પાવરને ગુણાકાર કરવો પડશે પાવરમાં ફેરફાર કરવાનો સમય અલગ હશે અને આ સમયના અંતરાલમાં એકીકૃત થવું પડશે આનાથી 2000 મિલી જુલ અથવા 2 જુલ એનર્જી દૂર નહીં થાય પરંતુ ખૂબ જ સરળ ગણતરી મારફતે જેમ તમે રઝિસ્ટર ઉપરના વોલ્ટેજ અથવા રઝિસ્ટરનો કરંટ જાણો છો તેમ તમે કેટલાક આપેલા અંતરાલમાં રઝિસ્ટરને ડીલીવર થતો પાવર અથવા રઝિસ્ટરને ડીલીવર થતી એનર્જીની ગણતરી કરવા સક્ષમ હોવા જોઈએ